આ વ્યાખ્યાનમાં આપણે ઇન્ડસ્ટ્રી 4 0 ની ક્રાંતિ ટકાવી રાખવા માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી મૂળભૂત રીતે જે જરૂરી છે તે માત્ર વિકાસ નવી તકનીકોની રજૂઆત નવી પ્રકારની સેવાઓ અને તેથી વધુની આવશ્યકતા નથી પણ જે જરૂરી છે તે છે નવી સિસ્ટમો નવી પદ્ધતિઓ નવી તકનીકો ટકાવી રાખવા માટે સક્ષમ બનવું તેથી નવી રજૂઆત કરેલી વિભાવનાઓ તકનીકો પદ્ધતિઓની ટકાઉપણું એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે સ્થિરતા શબ્દનો અર્થ નિશ્ચિત દરે ચાલુ રાખવાનો છે એક ટકાઉ ઉદ્યોગ ઉર્જા કાર્યક્ષમતા સંસાધનોનું સંરક્ષણ અને ઓછું કચરાનું ઉત્પાદન પ્રદાન કરે છે તેથી છેલ્લું એક ખાસ કરીને ખૂબ મહત્વનું છે ઉર્જા કાર્યક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઉર્જા બચાવવા અને ત્યાં પર્યાવરણ બચાવવા વિશે વૈશ્વિક ચિંતા છે તેથી ઉર્જા કાર્યક્ષમતા ચોક્કસપણે પર્યાવરણ પરના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જે ખૂબ મહત્વનું છે તે સુનિશ્ચિત કરવા માટે કે જે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ સંરક્ષિત છે અને કચરો ઉત્પન્ન થાય છે તે પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થવો જોઈએ તેથી તે ઉત્પાદનની ટકાઉ પદ્ધતિ ઉત્પાદન અથવા વિકાસની ટકાઉ પદ્ધતિ હશે તેથી ચાલો આપણે ટકાઉ ઉત્પાદન ઉદ્યોગોના સંદર્ભને ધ્યાનમાં લઈએ ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં દરખાસ્તમાં અગાઉના ઉદ્યોગ ક્રાંતિની લાક્ષણિકતાઓને વધુ ટકાઉ રીતે સમાવવાનો છે તેથી માત્ર એટલું જ નહીં કે આપણે નવી વસ્તુઓનો પરિચય કરવા માંગીએ છીએ આપણે ખાતરી કરવી પડશે કે અગાઉના ઔદ્યોગિક ક્રાંતિઓથી જે કંઈ અસ્તિત્વમાં છે તે તેજ સ્વરૂપે ચાલુ રહે છે જે પહેલાં હતું નવી તકનીકી પદ્ધતિઓ રજૂ કરવા અને તે જ વસ્તુઓને વધુ સુસંગત ટકાઉ રીતે ચાલુ રાખવી જેથી તે એક વખત નું કાર્ય ન બને ઇન્ડસ્ટ્રી 4 0 અથવા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એ એક વ્યાપક ઔદ્યોગિક ક્રાંતિ છે જે આ સ્થિરતાના મુદ્દાને ધ્યાનમાં લે છે કારણ કે તે નવી વિભાવનાઓ નવી તકનીકોનો પરિચય આપે છે પણ લાંબા ગાળે ટકાઉપણું છે તેની ખાતરી કરવા માટે ઇન્ડસ્ટ્રી 4 0 વૈશ્વિકરણ અને ઉભરતા મુદ્દાઓનો પણ સમાવેશ કરે છે તેથી જ્યારે આપણે પ્રથમ ટકાઉપણું વિશે વાત કરીએ ત્યારે તે જરૂરી છે કે આપણા કિસ્સામાં કેટલાક ઉદ્યોગને ધ્યાનમાં લેવું ઉત્પાદન ઉદ્યોગ અને ટકાઉપણુંના મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું સૌ પ્રથમ તમારે મૂલ્યાંકન કરવું પડશે તે અમુક ચોક્કસ ઉદ્યોગમાં કેટલી ટકાઉ છે પ્રક્રિયાઓની દ્રષ્ટિએ જે હાલની છે અથવા પ્રક્રિયાઓ અથવા પેદાશઊપજ જેનું ઉત્પાદન કરવામાં આવે છે ઉત્પાદન ઉદ્યોગને આધુનિક ઔદ્યોગિક સમાજનો આધાર માનવામાં આવે છે અને તે વિશ્વના અર્થતંત્રનો પાયાનો છે આ સ્થિરતાનો અંદાજ આંકવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે SSD એસ ઓવર એસડી આ શબ્દનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે આ SSD એસ ઓવર એસડી વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લે છે વિવિધ પરિમાણો જે વૈશ્વિકરણના મુદ્દા સાથે જોડાયેલા છે તે ટકાઉ ઉદ્યોગોના મહત્વપૂર્ણ ડ્રાયવર તરીકે માનવામાં આવે છે વૈશ્વિકરણના મુદ્દાઓ કોઈપણ વિકાસ અથવા કોઈપણ ઉત્પાદન અથવા કોઈપણ ઉત્પાદન સિસ્ટમની સ્થિરતાને અસર કરે છે વૈશ્વિકરણના પાંચ જુદા જુદા તત્વો દર્શાવવામાં આવ્યા છે તેથી પ્રથમ એક વ્યવસાયિક મોડેલ્સ છે પછીનું છે ઉર્જા ભાવ માહિતી અને સંદેશાવ્યવહાર તકનીક અપનાવવું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે જે ખૂબ મહત્વની બાબત છે ખાસ કરીને ઉત્પાદન સંદર્ભમાં અને ઉભરતા બજારોનો સમાવેશ તેથી આ વૈશ્વિકરણ પાછળના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અથવા પાયાના મુદ્દાઓ છે આપણે સપ્લાય ચેઇન મેનેજમેન્ટથી શરૂઆત કરીશું તેથી સપ્લાય ચેન મેનેજમેન્ટ વિવિધ તબક્કાઓના વિચારણા વિશે વાત કરે છે જેના દ્વારા ઉત્પાદન સિસ્ટમ દ્વારા ઉત્પાદન શરૂ થાય ત્યારથી સપ્લાય થાય ત્યાં સુધી છે આ ઉત્પાદન ઉદ્યોગોમાં ત્યાં વિવિધ સપ્લાયર્સ છે સંપૂર્ણ અને જુદા જુદા ગ્રાહકની પ્રોડક્શન સિસ્ટમ આ દરેક સાથે મળીને વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે SCM એસસીએમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ છે કે મૂળભૂત રીતે આખી સિસ્ટમ માટેના તબક્કાઓની અનુક્રમ વાત કરે છે એસસીએમનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો આઉટસોર્સિંગ ઘટકો અથવા કાચા માલના ભાગો માટેની પસંદગી છે તેથી સપ્લાય ચેઇન મેનેજમેંટમાં ઘણા વધારાની પર્યાવરણીય ચિંતા પણ છે તેથી આ તે મુદ્દા છે જે મૂળ રૂપે એકંદર ટકાઉપણુંમાં ફાળો આપે છે વાતાવરણમાં પરિવર્તન દૂષણ પર્યાવરણમાં જુદા જુદા કચરાની રજૂઆત દ્વારા દૂષણ દૂષણ સાધન વપરાશ કેટલા સંસાધનોનો વપરાશ થાય છે વિવિધ માનવ સંસાધનો બિન માનવ સંસાધનો તે મૂળભૂત રીતે સંસાધન વપરાશને ઓપ્ટિમાઇઝ કરવા માટે જરૂરી છે આ સપ્લાય ચેઇન મેનેજમેન્ટના જુદા જુદા પ્રશ્નો છે બીજી વસ્તુ આઇસીટી માહિતી અને સંચાર તકનીકની રજૂઆત છે આપણે જાણીએ છીએ કે આઇસીટી એકંદરે આજે મોટાભાગના આધુનિક મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગોની કરોડરજ્જુ છે તેથી જો કોઈ માહિતી તકનીક અથવા સંદેશાવ્યવહાર તકનીક નથી તો એન્ટરપ્રાઇઝની અંદર અને એન્ટરપ્રાઇઝમાં કોઈ સંદેશાવ્યવહાર નથી આ સંદેશાવ્યવહાર તકનીકનું વિતરણ કરવા માટે પણ જરૂરી છે કે આપણે વિવિધ લોકો વચ્ચે વાતચીત વહેંચી છે જુદા જુદા લોકો વચ્ચે સંદેશાવ્યવહાર કર્યો છે એક જ સંસ્થાના વિવિધ લેબો વચ્ચે વિવિધ સ્થાનો પર અથવા તે જ સંસ્થાના વિવિધ કેમ્પસમાં અથવા તે પણ છે કોઈ ચોક્કસ સંસ્થાના જુદા જુદા ભાગીદારો વચ્ચે યોગ્ય સંદેશાવ્યવહાર કરવા માટે જરૂરી છે જે ઉત્પાદનો અથવા સેવાઓના ઉત્પાદનમાં ફાળો આપે છે તેથી એકંદરે આઇસીટી ખૂબ મહત્વનું છે અને આપણે સમગ્ર સંદર્ભમાં આઇસીટી વિશે વાત કરી રહ્યા છીએ ફક્ત કોમ્પ્યુટર્સ અને સંદેશાવ્યવહાર તકનીકોની રજૂઆત જ નહીં પણ ઉદ્યોગમાં આપણે જે સેન્સર જેવા સંદર્ભમાં વાત કરીએ છીએ તેવી અન્ય બાબતો પણ કાર્યકારી અને તેમની વચ્ચેની કનેક્ટિવિટી અને અન્ય વિવિધ વસ્તુઓ તેથી ગ્રાહકો ઉત્પાદકો અને સપ્લાયર્સ વચ્ચે સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે તેઓએ પોતાની વચ્ચે અને આ કમ્પ્યુટર્સ કમ્પ્યુટિંગ ટેકનોલોજી અને સંદેશાવ્યવહાર તકનીકની મદદથી માહિતીને વહેંચવામાં સમર્થ હોવા જરૂરી છે તે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ઇઆરપી આધારિત સિસ્ટમો પછી વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજીને સક્ષમ કરવા માટે જરૂરી છે વાયરલેસ એ એવી વસ્તુ છે જે પોર્ટેબિલિટીને વાસ્તવિકતા બનાવે છે વિવિધ ઉપકરણોની સુવાહ્યતા પછી કંપનીના વિવિધ ભાગોમાં ગતિશીલતા જેનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં કરવામાં આવે છે વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી એ ખૂબ મહત્વની વસ્તુ છે ત્રીજી એક જીપીએસ છે અને ચોથું એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ છે આરએફઆઈડીની સહાયથી આપણે પરિચયમાં ચર્ચા કરેલી કે તમારે કોઈ પ્રોડક્શન સિસ્ટમના જુદા જુદા ભાગોને અથવા વિવિધ ઉપકરણોને કે જેને ટ્રેક કરવાની જરૂર છે અથવા વિવિધ વસ્તુઓ અથવા તત્વો અથવા એજન્ટો કે જેને ટ્રેક કરવાની જરૂર છે તે ટેગ કરવાની જરૂર છે અને જે મૂળભૂત રીતે વિવિધ ભાગો અને સમગ્ર ઉત્પાદન સિસ્ટમના ઘટકોની ગતિશીલતા અને સુવાહ્યતાનું સંપૂર્ણ અને કાર્યક્ષમ નિરીક્ષણ કરવામાં મદદ કરે છે બીજો ત્રીજો મુદ્દો ઉર્જાના ભાવો છે જો તમે મોટા પાયે ઉદ્યોગોની વાત કરો છો તો ત્યાં સમગ્ર ઉર્જા વપરાશની વિચારણા છે તેથી મોટા એન્ટરપ્રાઇઝનો અર્થ થાય છે મોટા ઉર્જા વપરાશ પરંતુ તે ટકાઉ અને પર્યાવરણ માટે ફાયદાકારક છે વધુ ઉર્જા વપરાશ મૂળભૂત રીતે પર્યાવરણ પર મોટી અસર તરફ દોરી જાય છે અને જે ખૂબ ઇચ્છનીય નથી તેથી આ નવી તકનીકોની રજૂઆત દ્વારા ઉદ્યોગો માટે ઉર્જા વપરાશમાં ઘટાડો થયો છે તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉર્જા પ્રથમ બનાવવી પડશે પછી સ્થાનાંતરિત કરવી પડશે ભિન્ન સ્વરૂપમાં પરિવર્તન કરવું જોઈએ અને પછી તે વપરાશમાં લેવાય છે ઉદાહરણ તરીકે જો તમે વીજળી વિશે વાત કરી રહ્યા છો વીજળી જનરેટિંગ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે પછી તે વિવિધ ગ્રીડ અને ટ્રાન્સમિશન લાઇનો દ્વારા સ્થાનાંતરિત થાય છે તે એક સ્થાનથી બીજી જગ્યાએ આ ઉત્પત્તિ સ્ટેશનથી વીજળી સબસ્ટેશન અને અન્ય અન્ય બિંદુઓમાં સ્થાનાંતરિત થાય છે તેથી એક પ્રકારનું ઉર્જાના એક સ્વરૂપમાં થી બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે અમારા ઉદાહરણમાં વીજળીનું પરિવર્તન થાય છે ચાલો આપણે કહીએ કે જો આપણે વેરહાઉસોમાં લાઇટિંગ લેમ્પ્સ અને બલ્બ વિશે વાત કરી રહ્યા છીએ તો વીજળી પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થઈ રહી છે તેથી જે જરૂરી છે તે ચક્ર જે પણ છે તેમ છતાં ઉર્જા વપરાશ અને આ પરિવર્તન થાય છે તે મહત્વનું છે તે સુનિશ્ચિત કરવું એ છે કે એકંદરે ઉર્જા વપરાશ ઓછો થાય અને તે મૂળભૂત રીતે આપણે અર્થતંત્ર પર પણ અને પર્યાવરણ જે મેં પહેલાં કહ્યું છે અસર કરીશું તેથી વાજબી ભાવે ઉર્જા પુરવઠો હોવો જરૂરી છે ઉર્જાના ભાવમાં વધારો સારો નથી કારણ કે જો તમે ઉર્જાના ભાવમાં વધારો કરી રહ્યાં છો તો તે ઉત્પાદન અથવા સર્વિસના ભાવને અસર કરશે અને તે બીજા દ્રષ્ટિકોણથી ટકાઉ રહેશે નહીં વધતી જતી ઉર્જાની કિંમતની અસર સ્થિરતા અને વિવિધ રીતે તે અસર કરી રહી છે તે સ્થિરતા નથી વિવિધ પાસાઓ છે તેથી જે ઇચ્છનીય પણ નથી તે ઉત્પાદન અથવા સેવા કે જે ઉત્પન્ન થઈ રહ્યું છે અથવા વિકસિત થઈ રહ્યું છે તેની કિંમત વધારવી તેમજ ઉર્જાની કિંમત પણ વધે તો તે પર્યાવરણીય દૃષ્ટિકોણથી ખૂબ ઉપયોગી નથી ઉર્જા વપરાશમાં ઘટાડો પણ જરૂરી છે અને ઉર્જા વપરાશ ઉર્જા ઉત્પાદન ફક્ત નવી ઉર્જાના સ્રોતથી જ નહીં પણ સૌર પવન જેવા નવીનીકરણીય સાધકોથી પણ થઈ શકે છે હવે પછીનો એક આગામી વૈશ્વિકરણનો મુદ્દો ઉભરતા બજારો અને તેના વિચારણા છે તેથી બજારો નવા વિકસિત નવીન ઉત્પાદનોના ધોરણોને પૂર્ણ કરવામાં સક્ષમ છે જ્યારે પણ કોઈ ખાસ ઉત્પાદન રજૂ કરવામાં આવી રહ્યું છે તો તમે ઉભરતા બજારો વિશે વિચારો છો તેથી તે સામાન્ય રીતે સરમુખત્યારશાહીના તબક્કામાંથી પસાર થાય છે સરમુખત્યારશાહીનો અર્થ એ છે કે તે ઇજારાશાહી પ્રકારની વસ્તુ છે મૂળભૂત રીતે ઉત્પાદન રજૂ કરનારી કંપનીમાં એકાધિકાર છે અને પછી ધીમે ધીમે તેને મુક્ત બજાર અને મુક્ત અર્થતંત્ર તરફ પરિવર્તન કરવું પડશે જ્યાં તેને વિશ્વના મોટા ભાગમાં સુલભ બનાવવામાં આવશે તેથી ઉભરતા બજારોની વિચારણા ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને વિકાસશીલ દેશો માટે વ્યવસાય મોડેલો આપણે વ્યવસાયિક મોડેલો વિશે વિચારવાની જરૂર છે જે મોટા સમાજ માટે મદદરૂપ થશે તેથી તે માટે સમૂહ વૈવિધ્યપણું હોવું જરૂરી છે જે વિવિધ દેશોમાં વિવિધ સમાજોમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિના વિચારણા સહિતના જ્ઞાનને સમાવિષ્ટ કરવામાં આ છે અને તે ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિ જ્યાં વસ્તુઓ રજૂ કરવામાં આવી છે અને ઉત્પન્ન કરવામાં આવી છે તેથી વ્યવસાયિક મોડેલોમાં મૂળ રૂપે સામૂહિક કસ્ટમાઇઝેશન સાથે સીધો જોડાણ હોય છે તેથી જે જરૂરી છે તે વૈશ્વિકરણના દૃષ્ટિકોણથી છે જે ઉત્પાદનનું નિર્માણ થાય છે તે ફક્ત સ્થાનિક સમુદાયની જ જરૂરિયાતને પૂરું પાડવું જોઈએ નહીં પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ જોઈએ તેથી વ્યવસાયિક મોડેલો વિકસિત કરવાના છે જેણે વ્યૂહાત્મક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વ્યૂહરચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ તેનો અર્થ એ કે કોઈ ચોક્કસ સંગઠન વ્યવસાય માટે ઉચ્ચ સ્તરના મુદ્દાઓ અને એકંદર મોટા મુદ્દાઓ તે માટે વ્યવસાયિક મોડેલ હોવું પણ જરૂરી છે જે સ્પર્ધાત્મક લાભોને ધ્યાનમાં લઈને અને ઉત્પાદન મૂલ્યને પ્રોત્સાહન આપીને કોઈ એન્ટરપ્રાઇઝ માટે આર્થિક નફામાં વધારો કરશે વૈશ્વિકરણના મુદ્દાઓ જેવા ઉભરતા મુદ્દાઓ પણ છે જે સ્થિરતા પરિબળમાં પણ ફાળો આપે છે આમાં ઘણા ઉભરતા મુદ્દાઓ છે જે આવી સ્થિરતામાં ફાળો આપે છે એક છે ટેકનોલોજી વસ્તીમાં વૃદ્ધિ સરકારનું નિયમન કુદરતી સંસાધનોનો વપરાશ અને કટોકટી મંદી અને ઉદાસીનતા ઉભરતા મુદ્દાના દૃષ્ટિકોણથી સ્થિરતા પરિબળમાં આ પાંચ જુદા જુદા ફાળો આપનાર છે તેથી પ્રથમ તકનીક છે તકનીકી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જો આપણે ટેકનોલોજી વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે કહીએ કે ટેકનોલોજીને વ્યાપકપણે હાર્ડવેર અને સોફ્ટવેર તરીકે વર્ગીકૃત કરી શકાય છે હાર્ડવેરમાં આપણી પાસે વિવિધ પ્રકારની તકનીકીઓ હોય છે જેનો ઉપયોગ કમ્પ્યુટર જેવી સામાન્ય તકનીકોમાં થાય છે જ્યારે આપણે ટેકનોલોજી વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે હાર્ડવેર તકનીક અને સોફ્ટવેર તકનીક છે હાર્ડવેરની અંદર આપણી પાસે ઉત્પાદક ઉદ્યોગોમાં વિવિધ તકનીકો છે જેમ કે કમ્પ્યુટર ન્યુમેરિક કંટ્રોલ મશીનો આપણી પાસે બારકોડ્સ બારકોડ બેઝ ટેકનોલોજી છે આપણી પાસે વિવિધ તકનીકો છે જેમ કે આરએફઆઈડી એનએફસી આ બધી બાબતોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને આ તકનીકો છે જેણે ઉત્પાદન ઉદ્યોગોની એકંદર પ્રગતિમાં પણ ફાળો આપ્યો છે સોફ્ટવેરની બાબતમાં આપણી પાસે ઇઆરપી જીપીએસ આધારિત સોફ્ટવેર તકનીકો જેવી તકનીકીઓ છે જીપીએસ પોતે હાર્ડવેર છે પરંતુ જીપીએસ આધારિત સોફ્ટવેર તકનીકીઓ અને આની જેમ બીજી ઘણી સોફ્ટવેર તકનીકો છે જે ઉદ્યોગોની પ્રગતિ માટે ફાળો આપ્યો છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે જેની ખાતરી કરવાની જરૂર છે તે છે કે વધુ સારી ટકાઉપણું મેળવવા માટે આ બધી જુદી જુદી નવી તકનીકીઓનો સમાવેશ થવો જોઈએ તકનીકીમાં પ્રગતિ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ઓછા ખર્ચે ઉત્પાદનો અને ઉત્પાદનો કે જે ઓછા સમયમાં ઉત્પાદિત થાય છે ઉત્પાદનને સરળ બનાવે છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ નવી તકનીકીઓની રજૂઆત સાથે જે ઉત્પાદનની ગુણવત્તા વિકસિત થાય છે તેમાં સુધારો થવો જોઈએ પછી ઉત્પાદનની કિંમત ઓછી હોવી જોઈએ જેથી એકંદર ઉત્પાદન ઓછા ભાવે બજારમાં આવે અને ઝડપથી બજારમાં આવે ઉત્પાદન જીવનચક્ર ઘટાડવો જોઈએ તેથી ઉત્પાદનના સમયમાં ઘટાડો થયો છે વૈશ્વિક બજારમાં તકનીકી ઉન્નતિની ભૂમિકા મેન્યુફેક્ચરિંગની પરંપરાગત સિસ્ટમમાંથી સ્વચાલિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની છે તકનીકી ઉન્નતિ વધુ ચપળતા ઝડપી વિકાસ અને લવચીક પરિવર્તનશીલ જાળવણી યોગ્ય ઉત્પાદનો રાખવામાં મદદ કરી શકે છે સરકારી નિયમનની દ્રષ્ટિએ જાહેર અને ખાનગી ક્ષેત્રની સુરક્ષા કરવામાં પણ સમર્થ હોવું જરૂરી છે તે સાહસોને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે તેથી સાહસોને સુરક્ષિત રાખવા માટે વિવિધ ઉદ્યોગોની પોતાની જુદી જુદી આવશ્યકતાઓ હોય છે અને તે વિવિધ નિયમો અને નિયમો પર પહોંચતી વખતે ધ્યાનમાં લેવી પડશે જે આ સંગઠનોને આ સાહસોને વધુ સારી સેવાઓ અને ઓછી કિંમતના માલ પ્રદાન કરવામાં મદદ કરી શકે છે તેથી સરકારી નિયમન મૂળભૂત રીતે અયોગ્ય પ્રતિસ્પર્ધાને ટાળવામાં અને સંસ્થાના કર્મચારીઓ અથવા ઉદ્યોગના કર્મચારીઓ સહિતના દરેકના વિકાસના ટકાઉ વાતાવરણને પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે તેથી સરકારી નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે સરકારના નિયમો વિશે વાત કરી રહ્યા છીએ ત્યાં જુદા જુદા વિચારણાઓ અથવા વિવિધ પ્રકારનાં નિયમો છે આમાંના કેટલાક નિયમોની મૂળભૂત અસર આર્થિક મુદ્દાઓ પર પડે છે તેમાંના કેટલાક સામાજિક મુદ્દાઓ અને કેટલાક પર્યાવરણીય મુદ્દાઓ પર વિચારણા કરે છે આર્થિક મુદ્દાઓ આ કેટલાક નિયમો વિશે વાત કરે છે જ્યારે કોઈ વ્યવસાય પ્રવેશ કરશે જ્યારે કોઈ સંસ્થા મૂળભૂત રીતે વ્યવસાયમાં પ્રવેશ કરશે ત્યાં સરકારના નિયમનો સામાન્ય રીતે હોય છે જે આ ભાવના અંદાજમાં મદદ કરશે પછી સામાજિક મુદ્દાઓ જે સંદેશાવ્યવહારની ચેનલો કદાચ કર્મચારીઓ અને એન્ટરપ્રાઇઝ અથવા મેનેજમેન્ટ અને પર્યાવરણીય સમસ્યાઓ વચ્ચે ચેનલો ખોલવામાં આવશ્યકપણે પર્યાવરણના રક્ષણની ચિંતા કરશે ઉત્પાદન પ્રક્રિયામાં પર્યાવરણીય મુદ્દાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે સરકારના નિયમો હોવા જોઈએ કારણ કે જો ત્યાં કોઈ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા હોય જે ઘણું કચરો ઉત્પન્ન કરે છે અને બદલામાં પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તો પાણી જમીન વિવિધ ઔદ્યોગિક કચરાથી ભરેલા છે સરકારના નિયમો છે જે આ કચરાને કેવી રીતે ઘટાડવો તે વિશે વાત કરે છે અને જે કચરો ઉત્પન્ન થાય છે તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવો પડશે રોજગાર જાહેરાત મજૂર મજૂર કાયદાઓ પર્યાવરણીય નિયમો છે કામદારોની સલામતી દરેકની સલામતી આરોગ્યના નિયમો અને વ્યક્તિઓની ગોપનીયતા સુરક્ષાને લગતા નિયમો છે મૂળભૂત રીતે રોજગાર અને મજૂર નિયમો વેતન અને પગાર સંબંધિત કાયદાઓ રજૂ કરે છે નિવૃત્તિ યોજનાઓના સંદર્ભમાં કામદારોને લાભ જેવી બાબતો આરોગ્ય અને સલામતીના મુદ્દાઓનું પાલન યોગ્ય કાર્યકારી પરિસ્થિતિઓ વિઝા જેવા વિદેશી કર્મચારીઓના મુદ્દાઓ અને આ રીતે સમાન પ્લેટફોર્મમાં વિવિધ વંશીય વર્ગના તમામ કામદારોની બઢતી અને વિચારણાની દ્રષ્ટિએ રોજગારની સમાન તક સત્તાની જોગવાઈ અથવા ઉચ્ચ રેન્કિંગની સ્થિતિ આ નિયમોના વર્ગના વિવિધ પ્રકારો છે જે સામાન્ય રીતે કોઈપણ ઉદ્યોગમાં હોય છે જાહેરાતની શરતોમાં જાહેરાતના નિયમો ગ્રાહકોને સુરક્ષિત કરે છે ઉત્પાદન વિશેની દૃઢ પ્રમાણિકતા માહિતીના નિયમનને જાહેરમાં કરે છે પછી વિતરણ અને ઉત્પાદન પ્રક્રિયામાં પારદર્શિતા આવે છે પર્યાવરણીય નિયમો વિવિધ એજન્સીઓ દ્વારા જાળવવામાં આવે છે જેવી કે પર્યાવરણીય સંરક્ષણ એજન્સી શુધ્ધ હવા જાળવી રાખવી વિવિધ જળાશયોની જમીન નદીના પાણીમાં રાસાયણિક અસરોમાં ઘટાડો પછી સલામતી અને સલામતીની માહિતી સાથે સંબંધિત ગોપનીયતા નિયમો ખાસ કરીને સંવેદનશીલ માહિતી જે કોઈ ચોક્કસ એન્ટરપ્રાઇઝ દ્વારા વિવિધ કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો વિશે એકત્રિત કરવામાં આવે છે સલામતી અને આરોગ્ય નિયમો આરોગ્યપ્રદ અને કાર્યકારી વાતાવરણ આરોગ્ય મુદ્દાઓની ચિંતા કરશે અને એકંદર સલામતી અને કાર્યસ્થળની સલામતી પૂરી પાડશે આ સરકારના નિયમોના વિવિધ પ્રકારો છે વસ્તી વૃદ્ધિ ઉત્પાદન ઉદ્યોગ માટે વસ્તી વૃદ્ધિનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે તે ઉદ્યોગના વિકાસ ખાદ્ય પુરવઠા પ્રજનન સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્રનું રાજકારણ ઉદ્યોગના સ્થાનો અને ઉપલબ્ધ જમીનના ઉપયોગને અસર કરે છે વસ્તી વૃદ્ધિ અર્થવ્યવસ્થાના આધારે દેશના ત્રણ વિવિધ પ્રકારો છે જેવા કે વિકસિત દેશો પછી ઉભરતા દેશો અને વિકાસશીલ દેશો તેથી વિકાસશીલ દેશોની વસ્તી વૃદ્ધિ અને ગેરલાભ સામાન્ય રીતે વિકસિત અને ફાયદાકારક દેશોની વસ્તી વૃદ્ધિ કરતા વધારે છે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલના આધારે વસ્તી વૃદ્ધિ 1950 થી 2050 સુધીની છે જેના પ્રમાણે વિકસિત દેશોમાં 32 થી 13 ટકાની વચ્ચે ઘટાડો થયો ઉભરતા અને વિકાસશીલ દેશોમાં 8 થી 20 ટકાની વૃદ્ધિ થઈ તેથી વસ્તી વૃદ્ધિ પર આધારિત આર્થિક દૃષ્ટિકોણ બે પ્રકારના હોઈ શકે છે નિરાશાવાદી દૃષ્ટિકોણ અને આશાવાદી દૃષ્ટિકોણ વસ્તી વૃદ્ધિનો નિરાશાવાદી દૃષ્ટિકોણ મૂળભૂત રીતે આર્થિક વૃદ્ધિને અસર કરે છે અને આશાવાદી દૃષ્ટિકોણ મૂળભૂત રીતે વસ્તી વૃદ્ધિને કારણે વેપાર અને વાણિજ્ય જેવા વૈશ્વિકીકરણના મુદ્દાઓમાં વધારો વિશે વાત કરે છે તેથી નિરાશાવાદી દૃષ્ટિકોણ મૂળભૂત રીતે અસર કરે છે બીજી બાજુ એકંદર આર્થિક વૃદ્ધિને અવરોધે છે અને બીજી તરફ આશાવાદી દૃષ્ટિકોણ મૂળભૂત રીતે વેપાર અને વાણિજ્ય જેવા વૈશ્વિકીકરણના મુદ્દાઓને વધારે છે ટકાઉપણુંની દ્રષ્ટિએ વસ્તી વૃદ્ધિ એ ખૂબ મહત્વપૂર્ણ વિચારણા છે તેથી મૂળભૂત રીતે જો વૃદ્ધિ અર્થવ્યવસ્થાના એકંદર વિકાસ સાથે અનુરૂપ ન હોય તો તે ચોક્કસ અર્થતંત્ર માટે આપત્તિ બની જશે પછી છેલ્લી વિચારણા મૂળભૂત રીતે આર્થિક મંદી નું સંકટ અને હતાશાની છે તેથી આર્થિક કટોકટી મૂળભૂત રીતે થોડા મહિના કરતા વધુ સમયગાળા દરમિયાન થાય છે તો તે સંકટ છે બીજી બાજુ મંદી આર્થિક પ્રવૃત્તિના ઘટાડા વિશે વાત કરે છે તેનો અર્થ એ કે અર્થતંત્રની મંદી ઘાતક થાય છે જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી વધશે ત્યારે અર્થતંત્રનો ઉદય થશે તેથી મૂળભૂત રીતે મંદી પછી વૃદ્ધિની શરૂ થશે અથવા એક દ્રષ્ટિએ કોઈ પ્રકારનો પ્રવેગક આવશે મંદી એ મંદીની છેદ છે જે ઘોષણાજનક બેરોજગારીમાં વધારો ઉપલબ્ધ ધિરાણમાં ઘટાડો વેપાર અને વાણિજ્યમાં નોંધપાત્ર ઘટાડો અને નાદારીની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ પરિણમે છે અને ચલણના મૂલ્યમાં અસ્થિરતા અને આ મૂળભૂત રીતે મંદીની અવધિ બે વર્ષથી વધુ હોય તો એ મંદીનો આત્યંતિક કેસ છે તેથી આપણે આર્થિક કટોકટીથી શરૂ કરીએ તે પછી તે થોડા મહિનાઓ સુધી ચાલશે પછી મંદી અર્થતંત્રની ઝડપી મંદી અને ત્યારબાદ આપણને હતાશા આવે છે આ હતાશા મૂળભૂત રીતે મંદીનો આત્યંતિક કેસ છે જ્યાં આ બધી બાબતો બનતી હતી તો ચાલો હવે આપણે આ દરેકની દ્રષ્ટિ જોઈએ તેથી મૂળભૂત રીતે જો આપણે કટોકટીની વાત કરીએ તો આપણે કહીએ કે આ આર્થિક સંકટ છે પછી મંદીનો તબક્કો આવે છે મંદી અને પછીનો એક મૂળભૂત રીતે હતાશા છે તેથી કાલ્પનિક રૂપે તે આના જેવો દેખાશે જો મંદી પર આર્થિક સંકટ હોય તો તે પછી વિવિધ મોટી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે અને મહત્ત્વની બાબત એ છે કે ઉત્પાદકતામાં વધારો કરવો અને એકંદરે ખર્ચ ઘટાડવો જે આવા કિસ્સામાં સમાધાન બની જાય છે તેથી શક્ય તેટલું આ પ્રકારની કટોકટી અને મંદીની ખાતરી કરવી અને ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કુદરતી સંસાધનોના વપરાશની દ્રષ્ટિએ આ એક સૌથી મોટી ચિંતા છે કારણ કે તેનો પ્રભાવ ટકાઉ વિકાસ પર પડે છે જે પર્યાવરણને અનુકૂળ છે તેથી આર્થિક રીતે ટકાઉ વિકાસ માટે આ એક સૌથી મોટો મુદ્દો છે કારણ કે વિકાસશીલ દેશોમાં કુદરતી સંસાધનો એ આવકનો મુખ્ય સ્રોત છે તે સામાજિક તકરારનો એક મુખ્ય સ્રોત છે તેથી મૂળભૂત રીતે ખાણકામ તેલ અને ગેસના નિષ્કર્ષણ વસ્તી વિષયક ફેરબદલ સામાજિક વર્તણૂક રાજકારણ તકનીકી આર્થિક પરિસ્થિતિઓ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓ વિશેની ચિંતાઓ આ કુદરતી સંસાધનોની વિચારણાના સંદર્ભમાં મુખ્ય ફાળો આપનાર છે તેથી કુદરતી સંસાધનો બે પ્રકારનાં હોઈ શકે છે નવીનીકરણીય અને બિન નવીનીકરણીય સંસાધનો કોલસો તેલ ગેસ ઉર્જાના પ્રાકૃતિક પ્રાપ્તિના બિન નવીનીકરણીય સ્રોતોના ઉદાહરણો છે અને પછી સૌર પાણી પવન ઉર્જાના નવીનીકરણીય સ્રોતોના ઉદાહરણો છે તેથી આ બધી બાબતોની આપણે ચર્ચા કરી છે કારણ કે જો તમને યાદ આવે કે આપણે તે ફોર્મ્યુલા એસ એસ SSD થી શરૂ કરી છે તેથી આ એસએસડીની ગણતરી માટે જે મૂળભૂત રીતે ટકાઉપણું પરિબળ છે જે આપણે આ બધા જુદા જુદા મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે છે તકનીકી સરકારના નિયમન વસ્તીમાં વૃદ્ધિ કટોકટી મંદી હતાશા અને કુદરતી સંસાધનોના વપરાશના મુદ્દાઓ અને તે અનુરૂપ વસ્તુઓ પણ આપણે સમજી ગયા છે કે કેવી રીતે આ જુદા જુદા મુદ્દાઓ આ વિવિધ મુદ્દાઓ કયા છે અને કઇ બાબતો ધ્યાનમાં લેવા માટે મહત્વપૂર્ણ છે તેથી જ્યારે આપણે આ બધી બાબતો સમજી લીધી છે ત્યારે હવે આપણે મૂળભૂત રીતે આ ખાસ એસ એસડી સૂત્રને જોવાની જરૂર છે એસ એસડી એ મૂળભૂત રીતે ટકાઉ વિકાસ પર ટકાઉપણું છે અને આ એસ એસડી માટે તે બધા આ બધા પરિમાણોનું કાર્ય છે બરાબર તેથી આ બધા પરિમાણો કે જે આપણે પહેલાની સ્લાઇડ્સમાં જોયા છે અને તેથી આ મૂળભૂત રીતે આ બધાના કાર્ય તરીકે ફરીથી લખી શકાય છે અને જ્યાં હું E ની ઉપર S ની બરાબર છું અને S મૂળભૂત રીતે ટકાઉપણું તરફનો ફેરફાર છે અને Y મૂળભૂત રીતે E ની ટકાઉતા S તરફના પરિવર્તનનું ઘટક છે તેથી આ મૂળરૂપે એકંદર સૂત્ર છે કે જેની સાથે આપણે પ્રારંભ કરવા માટે પહોંચવા માંગીએ છીએ આપણે આ એસએસડી સૂત્રને જોયું છે અને આ વિવિધ પરિમાણોમાં આ વિવિધ ફાળો આપનારાઓ છે જે એસ એસડીના આ ગણતરીમાં ફાળો આપે છે અને આ પરિબળ મૂળભૂત રીતે વાત કરે છે વિશેષ પ્રયાસ ટકાઉ છે કે નહીં તે વિશે તેથી અંતે આ આ કેટલાક સંદર્ભો છે જે તમે વધુ વિગતવાર રીતે સમજવા માટે આનું વાંચન કરી શકો છો